હવે આપણે પીવી સિસ્ટમો ડિઝાઇન કરવા માટે કેટલીક ઓક્ટેવ સ્ક્રિપ્ટીંગ કરીશું મારી પાસે અહીં ફોલ્ડરમાં બે ફાઇલો છે એક સિસ્ટમ ડિઝાઇન m છે હવે હું તે વિશે ચર્ચા કરીશ અને બીજી એક Hat એસ્ટિમેશન આ વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે હકીકતમાં મેં આ ફાઇલ મારી પાછલા અઠવાડિયાની ચર્ચામાંથી લીધી છે આ Hatનો અંદાજ આપે છે વાતાવરણીય અસરો અને નમેલા સ્થળે ઇન્સીડેંટ ઊર્જા છે મેં ફક્ત આ ફાઇલમાં થોડો ફેરફાર કર્યો જેથી તે ફંકશન બને અને હું તેને system design m પર બોલાવી શકું તેથી હવે હું સિસ્ટમ ડીઝાઇન m માં જઈશ અને અહીં મેં સ્ક્રિપ્ટ ફાઇલ લખી છે તેથી મૂળભૂત રીતે તેમાં થોડા વિભાગો શામેલ છે એક એ સ્પષ્ટીકરણો છે જેમાં લોડ સંબંધિત સ્પેક્સ બેટરી સંબંધિત સ્પેક્સ પીવી ના સ્પેક્સ અને ઇન્સોલેશન છે પછી જેમ આપણે સિદ્ધાંતમાં ચર્ચા કરી બેટરીનું કદ આપણે તે સમીકરણોને સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂકવાનો પ્રયત્ન કરીશું પછી Hat minimum કેવી રીતે મેળવશો મૂળભૂત રીતે હું તે જ સ્ક્રિપ્ટ ફાઇલનો ઉપયોગ કરીશ જેની ચર્ચા આપણે પહેલા કરી હતી અગાઉના અઠવાડિયામાં પરંતુ ફક્ત તે હવે તેને ફંકશનમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી આપણે પીવીના કદને કેવી રીતે લઈશું અને પછી છેલ્લે પરિણામો પ્રદર્શિત કરીશું તેથી આ વિભાગો છે અને મેં સંખ્યાઓ મૂકી છે તે એજ સંખ્યા છે જે આપણે હાથથી મેળવી હતી જેથી તમે તેમને ચકાસી શકો તેથી મારી પાસે અહીં લોડ ના સ્પેક્સ વોટ કલાક દિવસ વોટ કલાક રાત મહત્તમ લોડ કરંટ સરેરાશ લોડ કરંટ સ્વાયતતાના દિવસોની સંખ્યા સ્વાયત્તતા પછીના રિચાર્જના દિવસોની સંખ્યા બેટરીથી સંબંધિત સ્પેક્સ Vbat એ વોલ્ટેજ છે બેટરીની કાર્યક્ષમતા ડીઓડી ડિસ્ચાર્જની ઊંડાઈ અને પીવી અને ઇન્સોલેશનથી સંબંધિત છે પીવીની કાર્યક્ષમતા 16 અક્ષાંશ 12 97 બેંગ્લોર અક્ષાંશ 10 ડિગ્રી ખૂણાથી નમવું તેથી બેટરીના કદનું સમીકરણ સમાન સમીકરણ છે જેની અમે સિદ્ધાંતમાં ચર્ચા કરી હતી મેં તેમને અહીં શામેલ કર્યા છે અને તેનો અંદાજ Hat minimum છે આ મેં જે કર્યું છે તે મેં ફાઇલનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલા જ કાર્ય કર્યું છે સિવાય કે મેં તેને ફંક્શન ફંક્શનમાં રૂપાંતરિત કર્યું હોય જે Hat minimum તરીકે આઉટપુટ આપે છે અને ફંક્શનનું નામ Hat એસ્ટીમેશન છે અને ફંકશનના ઇનપુટ Q અથવા ø અક્ષાંશ અને B β નમેલો ખૂણો છે તેથી મેં હમણાં જ તે ટિપ્પણીઓ અહીં કરી છે અને પછી આ બાકીની Hat એસ્ટીમેટ ફંક્શન જેવી જ છે જેની ચર્ચા પહેલા કરી હતી અને અંતે હું આ Hat minimum મોકલી રહ્યો છું જે Hat એરેના ઓછામાં ઓછા છે અને આ જ પાછુ આવે છે અને અમે સિસ્ટમ ડિઝાઇન માટે આનો ઉપયોગ કરીએ છીએ તેથી આ Hat એસ્ટીમેટ છે તેથી તમે અહીંથી Hat minimum ને કિલોવોટ કલાક પ્રતિ મીટર પ્રતિ દિવસમાં શોધી શકશો જે અમે અહીં આ મૂલ્યનો ઉપયોગ મહત્તમ વોટ શોધવા માટે કરીશું તો આ ભાગ મૂળભૂત રીતે છે કે મારે o ને nr વેલ્યુ 1 જોઈએ છે કારણ કે મારે nr દ્વારા વિભાજીત છે અને હું ખરેખર શૂન્ય દ્વારા વિભાજીત કરી શકતો નથી તેથી હું માત્ર નવા ગણતરી માટે nr ને મર્યાદિત કરું છું ફક્ત ગણતરી માટે સ્ક્રિપ્ટ ફાઇલની અંદરની ગણતરી અન્યથા બધાં સમીકરણો તે મુજબ છે જેમની આપણે ચર્ચા કરી છે અને પછી ડિસ્પ્લે પર જઈએ છીએ તમે સ્પેક્સ પ્રદર્શિત કરો છો પછી તમે બેટરી કદનું અને પીવી કદનું પરિણામ દર્શાવે છે તેથી આ તમને સંપૂર્ણ સિસ્ટમ ડિઝાઇન આપશે ચાલો હવે મને જોવા દો ચાલો હવે જોઈએ કે આપણે આને ઓક્ટેવમાં કેવી રીતે ચલાવીએ અને પરિણામો મેળવીએ તો ચાલો હું ઓક્ટેવ શરૂ કરું તેથી આ ઓક્ટેવ છે ચાલો હું ચોક્કસ ફોલ્ડર PVsim પર જાઉં તેથી અમારી પાસે અહીં આ બે ફાઇલો છે જેમ કે આપણે ચર્ચા કરી છે ચાલો હું કાર્યસ્થળને સાફ કરું અને હું સિસ્ટમ ડિઝાઇનને બહાર લાવીશ તેથી બધું સાફ કરવા પર જેથી તમે જોશો કે ડિસ્પ્લે પરિણામો પ્રદર્શિત થાય છે આ ડિઝાઇન કરેલા પીવી સિસ્ટમ માટે પ્રદર્શિત આઉટપુટ છે પ્રથમ ભાગ સ્પષ્ટીકરણો સાથે સંબંધિત છે આ તે જ સંખ્યાઓ છે જે આપણે ઇનપુટ કરી છે તે બેટરીના લોડ સ્પેક્સ પીવી અને ઇનસોલેશનથી સંબંધિત સ્પેક્સ છે આ બધી સંખ્યાઓ એક જ સ્થાને રાખવી સારી છે કે જેથી તમે પ્રાપ્ત કરેલા પરિણામોની સાથે તમે હંમેશાં ક્રોસ ચેક કરી શકો બીજો ભાગ એ બેટરીનું કદ પીવીનું કદ છે બેટરીની આ એમ્પીયર કલાકની ક્ષમતાનું કદ બદલીને 68 Ah અને પછી તમારી પાસે મહત્તમ લોડ ડિસ્ચાર્જને ધ્યાનમાં રાખીને C રેટ છે C રેટ એ સરેરાશ લોડ ડીસ્ચાર્જ ના સંદર્ભમાં છે તે મૂળભૂત રીતે એમ્પીયર કલાક ભાગ્યા મહત્તમ કરંટ અને એમ્પીયર કલાક ભાગ્યા સરેરાશ લોડ કરંટ છે તેથી C11 પરંતુ તમે આના કરતા નજીકના નજીકના 10 મા મૂલ્યનો ઉપયોગ કરી શકો છો તેથી તે C 10 C 25 નજીકના દસના મૂલ્યો C 20 હોઈ શકે તેથી ગણતરીઓ કરતી વખતે આપને આ ચર્ચા કરી છે પીવી કદ માં Hat minimum એ 4 58 વોટ કલાકને પીવી મહત્તમ એરેની જરૂર છે પીવી એરેનો મહત્તમ વોટ 418 છે આંતરિક ક્ષેત્ર 2 6 મી2 છે અને વાસ્તવિક રીઅલ એસ્ટેટ ક્ષેત્ર 3 4 મી2 ની આસપાસ છે જેની આપણે ગણતરી કરી છે પરંતુ આ ફક્ત આપણે જે કર્યું તે માન્ય કરવા માટે છે પરંતુ તમે અહીં ઘણી વસ્તુઓ સાથે અન્વેષણ કરી શકો છો તમે સ્વાયત્તાના દિવસો ચાર્જ રિચાર્જના દિવસોની સંખ્યા સ્વાયત્તાના દિવસો પછી બેટરીને ફરીથી ભરીને દિવસ અને રાત્રિના લોડ સાથે તેની આસપાસ રમી શકો છો અને જુઓ કે બેટરી અને પીવીના કદના સંદર્ભમાં આઉટપુટ પરિણામો શું છે આ તમને પીવી સિસ્ટમોની રચના વિશે વધુ સમજ આપશે